તેથી આ આપણને FDTD પદ્ધતિ ના અંત તરફ લાવે છે તેથી આપણે હમણાં જ અથવા વિવિધ પાસાઓનો સારાંશ આપીશું જે આપણે જમણી તરફ જોયા હતા તેથી આપણે શું સાથે શરૂ કર્યું તેથી પ્રવાહ કારણ કે અહીં ઘણા મોડ્યુલ હતા જેની સાથે આપણે શરૂઆત કરી આપણે જે પ્રથમ વસ્તુ કરી તે શું છે આપણે મેક્સવેલના સમીકરણો લીધા અને પછી ફાઇનાઇટ ડિફફરેસન્સીસ કર્યા આંશિક ડેરિવેટિવની સચોટ રજૂઆતો મેળવવા માટે આપણે ઉપયોગમાં લેવાતા ફાઇનાઇટ ડિફફરેસન્સીસ માટે મુખ્ય ખ્યાલ શું છે ટેલરનો પ્રમેય ટેલરના પ્રમેયએ આપણને સૌથી ઓછી ભૂલ કેવી રીતે મેળવવી તે જોવાની મંજૂરી આપી તેથી એકવાર આપણી પાસે ફાઇનાઇટ ડિફફરેસન્સીસ હોય તો આપણે શું કરી શકીએ આપણે તેના બદલે શું કર્યું આપણે તેને અલગ પાડીએ છીએ તેથી આપણે એક સ્ટેન્સિલ હતો અને અહીંથી આપણને અપડેટ સમીકરણ કહેવાય છે જે આપણને જગ્યા અને સમયના ક્ષેત્રોમાં પગ મૂકવાની મંજૂરી આપે છે એ પછી આપણે શું કર્યું તેથી આપણી પાસે આપણા અપડેટ સમીકરણો હતા જે આપણે જાણતા હતા કે તેને અવકાશ અને સમયમાં કેવી રીતે પગલું ભરવું આપણે સ્થિરતા અને સ્થિરતા પહેલા સારી રીતે જોયું તેથી આપણે જોયું કે આપણે વિશ્લેષણ કર્યું છે આપણે કન્વર્જન્સ કર્યું અને સ્થિરતા આ તે છે જ્યાં આપણને આપણા કોર્ટન્ટ પરિમાણ મળ્યું છે અને આપણી પાસે તે લેક્સ રિચૉમીર થિયોરેમ પણ છે તે પછી આપણે શું જોયું આપણે માની લીધા હતા કે અદાલત સ્થિરતા પરિબળ સંતુષ્ટ થઈ રહી છે હજી પણ આપણને જાણવા મળ્યું છે કે ઉકેલો હંમેશાં સચોટ ન હતા તે વિખેરન શું હતું તેથી આપણે વિશ્લેષણ તરફ જોયું આપણે ચોકસાઈ જોયા અને ચોકસાઈમાં આપણે ઉદાહરણ તરીકે વિખેરવું સંખ્યાનું જોયું આમ કર્યા પછી અત્યાર સુધી આપણે હજી પણ મફત જગ્યા સાથે વ્યવહાર કરી રહ્યા હતા પછી આપણે સામગ્રીને રજૂ કરી તેથી આપણે સામગ્રીને જોયા આપણે સરળ સામગ્રી પર જોયું જે ઓહ્મના કાયદાનો ઉપયોગ કરે છે અને તે પછી વિદ્યાર્થી બાઉન્ડ્રી કંડીશન ના બાઉન્ડ્રીની કંડીશન નથી જે આપણે બીજી પ્રકારની સામગ્રી પર જોયું છે કોઈ એક મોટી આપણે આ ફ્રીક્વન્સી આધારિત ડિસપર્સિવ મટીરીયલ અને કયા પ્રકારનું મોડેલ પર ઘણો સમય પસાર કરીએ છીએ વિદ્યાર્થી ડીબાય ડીબાય મોડેલ તેથી આપણે ડીસ્પર્શીવ મોડેલ લીધો તેથી આપણે સક્ષમ છીએ અને આ મહત્વપૂર્ણ હતું કારણ કે FDTDમાં આપણે સમય અપડેટ કરવા માંગીએ છીએ અને આપણે અહીં D અને E વચ્ચેનો સાચો સંબંધ મેળવ્યો છે તેથી સાચો સંબંધ D એપ્સીલોન E સમાન છે તે સૈદ્ધાંતિક રીતે ત્યારે જ સાચો છે જ્યારે તે સમયના ડોમેનમાં નહીં પણ આવૃત્તિના ડોમેનમાં હોય તેથી આપણે જોયું કે બરાબર તે પછી આપણે સામગ્રીઓ પર જોયું પછી આપણે બાઉન્ડ્રીની કંડીશનને અબ્સોર્બ કરી લીધી સરળ પ્રથમ ઓર્ડર અબ્સોર્બ કરતી બાઉન્ડ્રીની કંડીશન તેથી અબ્સોર્બિંગ પછી આપણે બાઉન્ડ્રીની કંડીશનને અબ્સોર્બની અચોક્કસતા જોઈ ઉદાહરણ તરીકે ઇવાન્સેંટ તરંગો ABC દ્વારા અબ્સોર્બ થતા નથી તેથી આ રીતે ઉપાય પરફેકટલી મેચ્ડ લેયર હતો તેથી આપણે PMLs તરફ જોયું આપણે સ્ટ્રેચ્ડ કોઓર્ડિનેટ્સ તરંગો હોય તો ABC તમને પ્રતિબિંબ આપતું નથી અને થોડું પ્રતિબિંબ આપે છે તેથી તે ABC નોએ ગેરલાભ હતો PML's નું છેલ્લું પાસું જોયા પછી જે આપણે જોયું તે સ્રોત યોગ્ય હતું તો શું મેં કંઈપણ છોડ્યું ના ઠીક છે છેલ્લી વસ્તુ જે હું તમને બતાવવા માંગુ છું તે આ સોફ્ટવેર છે જે હું તમને અગાઉ ઉલ્લેખ કર્યો છે હું તમને બતાવીશ તેઓનો અર્થ છે કે હું તમને કારણ બતાવીશ મારો મતલબ છે કે મીપ જેવા ઘણા બધા સોફ્ટવેર છે તેથી તેનો એક મોટો ફાયદો MIT ખાતે શૈક્ષણિક જૂથ દ્વારા બનાવેલ સોફ્ટવેર છે તેથી તે ઓપન સોર્સ છે અને તમે જાણો છો કે તમારે પૈસા ચૂકવવાની જરૂર નથી તે મફત છે તેથી તેને પ્રોત્સાહન આપવાનું એક કારણ છે આપણે તમને કાર્યમાં FDTD બતાવવા માટે તેમના કામ કરેલા ઉદાહરણોમાંથી એક જોઈએ છીએ તેથી આપણે ફક્ત આ દ્વારા કામ કરીશું